સારું આપણે લોંગ લાઇન માટેનો કેસ જોયો તો આ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજનું રીસિવીંગ એન્ડ વોલ્ટેજ અને રીસિવીંગ એન્ડ કરંટ સાથેનો સંબંધ છે અને આ સેન્ડીંગ એન્ડ કરંટનું રીસિવીંગ એન્ડ વોલ્ટેજ અને રીસિવીંગ એન્ડ કરંટ સાથેનો સંબંધ છે આ બધા cos અને sin હાયપરબોલિક ટર્મ્સ છે તો આ તમને ઘણી સારી રીતે સમજાય છે કે આ A B C D પેરામિટર છે A cosh𝛾𝑙 છે અને B𝑍𝐶 sinh𝛾𝑙 અને C1ZC sinh𝛾𝑙 તથા D A cosh𝛾𝑙 છે આ ચાર A B C D પેરામિટર આપણને ડીસ્ટ્રીબ્યુટેડ પેરામિટર મોડેલને મોડેલ તરીકે દર્શાવ્વા માટે જરૂરી છે તો આ ઇક્વીવેલન્ટ π રીપ્રેઝન્ટેશન છે તો હવે તમને હું બતાવીશકે આ કઇ રીતે કરવું આ કિસ્સામાં 𝜋 મોડેલ કઈ રીતે આવે છે તે હું તમને કહીશ આ ઇક્વીવેલન્ટ 𝜋 મોડેલ છે તો આ Z1Z sin hγl l છે આ Z1 શું છે એ પછી જોઇએ હવે Z1Y12 થશે કારણ કે 𝜋 મોડેલમાં Z નાં બદલે Y2 અને Y2 થાય છે તો ઊપરનાં સમીકરણમાં sinh l l નાં ગુણાકારમાં Y12 આવશે આ તરફ Y12 અને આ તરફ Y12 અને જ્યારે તમે 𝜋 મોડેલ માટે A B C D પેરામિટર લખોતો Y12 એ Y2 લખાય અનેsinh l 2 l 2 સાથે Y2 ગુણાય આ પ્રેઝન્ટેશનને લોંગ લાઇન માટેનું 𝜋 રિપ્રેઝન્ટેશન કહેવાય

તો અહીં તમે 𝜋 મોડેલ માટેનું રીપ્રેઝન્ટેશન જુઓ તો A B C D પેરામિટરમાં સામ્યતા દેખાય છેજે 𝜋 મોડેલનાં સમીકરણ 15 અને 17 જેવા છે 𝜋 મોડેલ માટે 1YZ2 Z 1YZ4 અને AD એ A B C D પેરામિટર છે તો લાંબી લાઇન માટેનાં 𝜋 રીપ્રેઝન્ટેશન માટે આપણે Z કે Y નાં બદલે 1Z1Y12 વત્તા Z1IR લખીએ છીએ અને આ સમીકરણ 44 અને 45 છે જે લાંબી લાઇન માટેનાં ચોક્ક્સ સમીકરણ છે પરંતુ આનાં બદલે A B C D લઈએ અને આને ઇક્વીવેલન્ટ 𝜋 મોડેલથી સરખાવીએ તો આ કિસ્સામાં આપણે 1Z1Y12 લઈએતો આપણે Z1 અને Y1 શોધવા પડે તો સમીકરણ 44 અને 45 ને સમીકરણ 40 અને 41 સાથે સરખાવ્વા પડે તોઆને માટે ગણીતીય ઓળખ tanhl2cosh l 1 sinh l નો ઊપયોગ કરાય આ સમીકરણ 46 નો આપણે ઊપયોગ કરીશું તો હવે આપણે Z1R માટે તેને વાપરીશું તો આને તમે A B C D પેરામિટર કહો છો અને તમે જાણો છોકે BZ અહીં આપણે Z નાં Z1 બદલે લઇશું અને Z1 ZC sinh γl છે જેથીહું તમને બતાવીશ કે આપણે Zsinh γl l લખી શકીશું આ સમીકરણ 17 છે અને Y12 બરાબર Y2 tanh l2 l2 થાય અહીં 2 કઈ રીતે આવે છે એ પછી જોઇએ તો તમે લોંગ લાઇનને ઇક્વીવેલન્ટ 𝜋 રીપ્રેઝન્ટેશન વડે બતાવી શકો તો લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે આ IS એટલે કે સેન્ડીંગ એન્ડ કરંટ છેઆ IR રીસિવીંગ એન્ડ કરંટ છે આ VS છે અને આ VR છે આ Y12 અને આ પણ Y12 છે અને આ Z1Z sinh l l છે આ હકીકતમાં 𝜋 રીપ્રેઝન્ટેશન છે હકીકતમાં જ્યારે 𝜋 રીપ્રેઝન્ટેશન એકલું વાપરોત્યારે હાયપરબોલિક ટર્મ આવતું નથી એટલે Z અને Y2 ને અહીં આ ફેક્ટર વડે ગુણવામાં આવ્યા છે જે પહેલા માત્ર Z અને Y2 હતાં અને અહીં આ 2 ફેક્ટર્સ આવે છે તે જ રીતે અહીં Y12 માટે સરખુ છે તો હવે આ બે વસ્તુ આવે છે આ Z1 બરાબર Y12 છે જુઓ અને અહીં Z1 ZC છે આ તરફ Z1𝑍𝐶 sinh𝛾𝑙 છે આપણને ખબર છે કે ZCzy તો અંશ અને છેદને z વડે ગુણો તો ZCzyz થશે આનો મતલબ ZCz થાય હવેઅંશ અને છેદને લાઇનની લંબાઇ 𝑙 વડે ગુણતાં Z એ કુલ ઓહ્મીક ઇમ્પીડન્સ મળશે તોZC Zγl લખાય હવે આ કિંમતને Z1 નાં સમીકરણ Z1 ZC sinh𝛾𝑙 માં મુક્તા Z1Z sinhγlγl થાય તે જ રીતે આ સંબંધ પરથી આપણે 1 Z1Y12 cosh 𝛾𝑙 થાય તો હવેતમે સમીકરણ માં જોતાં A B C D પેરામિટર મળેજેમાં A1 1Z1Y12 થાય કારણ કે આપણે 𝜋 ઇક્વીવેલન્ટ બતાવ્વા માંગીએ છીએઅને A cosh 𝛾𝑙 થાય જેથી 1Z1Y12 બરાબર A1 એટલે કે cosh 𝛾𝑙 થશે તેથી Z1Y12cosh𝛾𝑙 1 થાય હવે Y12coshγl 1 Z1 તેથી Z1 Z sin hγl γl તો જેવું કે તમને ખબર છે કે coshγl 1 sin hγl બરાબર tan hγl 2 થાય આ Y12 ને 1ZC tan hγl 2 થાય આપણને ખબર છે કે ZC zy થાય તો અંશ અને છેદને y વડે ગુણતાં ZC y લખાય હવે અંશ અને છેદને 𝑙 વડે ગુણતાં γlyl થાય તો γlY થશે 1ZC Yγl થશે તો Y12 Y γl2 γl લખાય અહીં તમે Y12 નાં બદલે Y2 લખશો તેથી સમીકરણ તમે γl2 γl2 લખશો જ્યાં ઊપર નીચેથી 2 2 રદ થશે પરંતુ Y2 γl2 γl2 બનાવ્વા માટે Y2 ને 𝜋 રીપ્રેઝન્ટેશન માં લાવ્વા માટે આ ફેક્ટર જોડે ગુણાકાર કરવામાં આવે છે તો આ આક્રૃત્તિને 𝜋 ઇક્વીવેલન્ટ રીપ્રેઝન્ટેશન કહે છે તો Z આ ટર્મ જોડે ગુણાય છે અને Y2 આ ટર્મ જોડે ગુણાય છેતો હું તમને એ કહેવા માંગુ છું કે આ બંને ટર્મ લગભગ sin hγl γl એટલે કે 1 ની નજીક છે આ બીજા ટર્મ માટે પણ આ ખરૂં છે પરંતુ આ તદ્દ્ન સચોટ મોડેલ છે તો અહીં સુધી આપણે શોર્ટ મિડીયમ અને લોંગ લાઇન જોઇ તો હવે આપણે થોડા દાખલા જોઇશું અને ત્યારબાદ આપણે બીજી થોડી કેરેક્ટરીસ્ટીકની ચર્ચા કરીશું હવે આ દાખલો જોઇએ

તો આ એક દાખલો સિંગલ ફેઝ માટે લઈએ પણ જો તમે થ્રી ફેઝ લાઇન માટે પણ દાખલો ગણતાં હોયતો પણ દરેક પેરામિટર ને લાઇન ટુ ન્યુટ્રલ એટલે કે પર ફેઝ બેઝ પર લેવા પડેપછી જ સોલ્વ થાય તો અહીં સિંગલ ફેઝ50 હર્ટઝ જનરેટર એ 4500 kW નાં ઇન્ડક્ટીવ લોડને 0 8 લેગિંગ પાવર ફેકટર પર 20 કિમી લંબાઈની ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન દ્વારા સપ્લાય કરે છે લાઇનનો અવરોધ અને ઇન્ડકટન્સ અનુક્રમે 0 0195Ω અને 0 60 mH પર કિમી છે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ 10 2 kV અચળ રાખવાનું છે તો સેન્ડીંગ એન્ડ વોલ્ટેજરીસિવીંગ એન્ડ વોલ્ટેજ અને વોલ્ટેજ રેગ્યુલેશન શોધો તો પાર્ટ b માં પહેલા મેળવેલ રેગ્યુલેશનનાં 60 કરવા માટે લોડની પેરેલલમાં જોડવા માટે જરૂરી કેપેસિટરનું રેટિંગ શોધો અને બંને કિસ્સામાં ટ્રાન્સમિશન લાઇનની એફીસીયન્સી સરખાવો અહીં આ સિંગલ ફેઝ લાઇન લીધેલ છે હવે લાઇન અચળાંક R0 0195 છે અને લંબાઇ 20 કિમી છે તેથી કુલ અવરોધ 0 0195 20 0 39Ω થાય અને કુલ રીએક્ટન્સ x0 52 Ω છે તો હવે પાર્ટ તરફ આવીએ આ ટૂંકી લાઇન છે તોઆપણે ચાર્જિંગ એડમીટન્સનો પ્રશ્ન નથી તો I IR IS કારણ કે ટૂંકી લાઇન માટે ચાર્જિંગ કે શંટ એડમીટન્સ ગણવામાં આવતું નથી તો કરંટનું મેગ્નીટ્યુડ બરાબર 4500 ને 10 2 અને 0 8 નાં ગુણાકાર વડે ભાગતાં મળે તો આપણને કરંટનું મેગ્નીટ્યુડ 551 47 એમ્પિયર મળે હવે સમીકરણ 6 પરથી VS ની કિંમત નીચે મુજબ મળે તો રીસિવીંગ એન્ડ વોલ્ટેજ 10 2 kV ફીક્સ રાખવાનાં છે તો તેનાં બરાબર 10200 વોલ્ટ લખાય પાવર ફેક્ટર cos𝛿𝑅0 8 છે તો sin𝛿𝑅0 6 થશે અને R અને X ની કિંમત અહીં આપેલ છે તો આ બધી વસ્તુને સમીકરણમાં મુકો તોતમને સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ 11 867 kV મળે તો આ VR ની કિંમતને વોલ્ટેજ રેગ્યુલેશનનાં સમીકરણ VS VRVR 100 માં મૂકતાં રેગ્યુલેશન 16 34 મળે આ વોલ્ટેજ રેગ્યુલેશન એ રીસિવીંગ એન્ડ વોલ્ટેજની સરખામણીએ છે હવે પાર્ટ માં તમારે વોલ્ટેજ રેગ્યુલેશન સુધારવાનું છેજે આગળ 16 3 હતું પરંતુ હવે બીજા પાર્ટમાં આપણે શન્ટ કેપેસિટર જોડીને વોલ્ટેજ રેગ્યુલેશન 60 કરવાનું છે તોઆ શોર્ટ લાઇન છે તો આ R છે આ X છે અને આ આમાંથી વહેતો કરંટ IR છે આ એક કેપેસિટરને લોડની અક્રોસમાં જોડેલ છે તો આ કેપેસિટરમાંથી વહેતો કરંટ IC છે આ લોડમાંથી વહેતો કરંટ I છે તો અહીં તમે જે પણ કર્યું છે તે સાદી સિરીઝ પેરેલલ સર્કિટ છે આ પ્રકારનાં બેઝિક સર્કિટ પ્રોબ્લેમમાં આપણે પાવર ફેક્ટર સુધારીએ છીએપરંતુ અહીં પાવર સિસ્ટમનો પ્રોબ્લેમ છે તો રેગ્યુલેશનની પરિસ્થીતિમાં આપણે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ 10 2 kV બદલાયા વગરનો રાખવાનો છે જો રેગ્યુલેશન 9 804 રાખવાનો છે તો સમીકરણ|VS| |VR||VR| માં VR નું મેગ્નીટ્યુડ 10 2 થાય તો સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ 11 2 kV થશે તો જો તમે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ 10 2 kV રાખવા માંગતા હોય તો સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ 11 2 kV થશે તો આ કેપેસિટર જોડ્યા પછીનું ઇક્વીવેલન્ટ ડાયાગ્રામ હશે હવે ફરીથી જો આપણે સમીકરણ 6 વાપરીએતો આપણે VS બરાબર |VR| વત્તા IR લખાયકારણ કે આ રીસિવીંગ એન્ડ કરંટ છે અહીં રિસીવીંગ એન્ડ કરંટ એટલે કે લોડ કરંટ IR છે તો લોડની અક્રોસનો વોલ્ટેજ અને કેપેસિટરની અક્રોસનો વોલ્ટેજ સમાન છે જો લોડની ખબર હોયતો લોડનાં ઇક્વીવેલન્ટ ઇમ્પીડન્સની ખબર હોય તો તમારે I નાં IR બદલે લેવાનું છે તો આવી નાની ભૂલો થવાથી સચેત રહો તો આ IR છે VS નો માનાંક બરાબર |VR| વત્તા IR છે તો જ્યારે કેપેસિટર જોડાશે ત્યારે 𝛿𝑅બદલાશે તો અહીં 𝑅cos𝛿1 વત્તા 𝑋sin𝛿1 થશે તો નું VS મેગ્નીટ્યુડ માઇનસ VR નું મેગ્નીટ્યુડ એ IR થશે અને ગુણાકારમાં 𝑅cos𝛿R1 વત્તા 𝑋sin𝛿R1 થશે તો કેપેસિટર માટે આપણે ધારીએ છીએ કે તે રીઅલ પાવરનો વપરાશ કરતું નથીજો કે થોડું કરે છે પરંતુ તેને અવગણીએ આપણે ધારીએ કે કેપેસિટર રીએક્ટીવ પાવર વાપરે છે અને રીઅલ પાવર વાપરતું નથીતો IR એ લોડ પાવર 4500 કિલોવોટ બરાબર છે અને રીસિવીંગ એન્ડ વોલ્ટેજ 10 2 kV સ્થિર છે આ cos𝛿R1 છે હું અહીં યુનિટ એમ્પિયર લખુ છુંકારણ કે અંશમાં કિલોવોટ છે અને છેદમાં કિલો વોલ્ટ છે કેપેસિટરને કોઇ રીયલ કોમ્પોનન્ટ નથીતો IR એ 450010 2 cos𝛿R1 થશે તો તમારે કોસાઇન એટલે કે સમીકરણ 2 ઉકેલવું પડે મેં VS- VR ને સમીકરણ 1 આપેલ છે અને આને સમીકરણ 2 હવે VS ની કિંમત 11 VR ની કિંમત 10 2 kV છે તો આને બાદ કરીએ તો સમીકરણ 1 અને 2 માં IR R અને X ની કિંમત આપેલ છે અને 𝛿𝑅1 શોધવાનું છે તો VS 11 2 અને VR 10 2 IR R અને X અહીં મુકો અને સાદુ રૂપ આપો જો તમે આ રીતે કરોતો તમને સમીકરણ 1 અને 2 પરથી 4 876 મળે એટલે કે tan𝛿𝑅1 0 415 મળે આમ 𝛿𝑅1 22 5 ડિગ્રી મળે તો cos 𝛿𝑅1 0 9238 મળે આ તમારો સુધારેલ પાવર ફેક્ટર છેજે પહેલા 0 8 હતું તો તેને IR સમીકરણમાં મુક્તા તેની કિંમત 477 56 એમ્પિયર મળે હવે સર્કિટ પરથી IR IC I થાય તો IC IR - I ની IR કિંમત 477 56 છે અને 𝛿𝑅1 એ 22 5 લેગિંગ છે તો IR477 56 22 5 થાય અને લોડ તરફ જતો કરંટ I એ 551 અને પાવર ફેક્ટર 0 8 છે આ પહેલો કિસ્સો છે જ્યારે શંટ કેપેસિટર જોડેલ નથી તો I 551 47 36 86° અને આ શન્ટ કેપેસિટર મુક્યા પછીનો IR છે તો હવે IC IR I થાય અને IC j 148 13 એમ્પિયર મળશે તો હવે આ કેપેસિટરનું લિડીંગ કરંટ છે તો તમે અહીં વધુ ડેસિમલ પ્લેસ લોહું તમને પછી સમજાવીશ તો VR 10 2 1000 આ વોલ્ટમાં છે આને 148 13 વડે ભાગો તો 𝜔2𝜋 આપણે 60 Hz ની સિસ્ટમ લીધેલ છે તો 2𝜋∗60∗𝐶 10200148 તો C મળે જે 38 5 માઇક્રો ફેરાડ થશે તો કેપેસિટર વગર પહેલા - 36 8 હતું અને કેપેસિટરની સાથે 38 5 છેપરંતુ કેપેસિટર કેટલું રીએક્ટીવ પાવર આપે છે તે પણ તમારે મેળવ્વાનું છે તો આ પહેલો કેસ છેજ્યારે કેપેસિટર નથી અને લોડ દ્વારા વપરાતો રીએક્ટીવ પાવર હું QL PL Tan𝜑 લખીશ તોએનો મતલબ આ પાવર P છેઆ QL છે તો tan𝜑 QLPL લખાય QL PL Tan𝜑 આ રીતે આપણે લોડ દ્વારા વપરાતો રીએક્ટીવ પાવર QL PL Tan𝜑 લખીએ છીએ તો PL 4500 કિલોવોટ અને cos𝜑 0 8 છેતેથી sin𝜑0 6 થાય તેથી tan 𝜑0 8 0 એટલે કે QL45000 7 3375 kVAr થાય આ લોડનો રીએક્ટીવ પાવર છે હવેજ્યારે લોડની અક્રોસમાં કેપેસિટર જોડવામાં આવે તો કુલ પાવર ફેક્ટર cos 𝛿𝑅1 0 9238 મળે તેથી tan 𝛿𝑅10 415 મળે હું વધુ ડિજીટ ઉમેરીશતમે ત્રણ લખી શકો છો તો લોડ અને કેપેસિટર દ્વારા વપરાતો કુલ રીએક્ટીવ પાવર QL1 છે હું લોડ પાવર 4500 લખીશકારણ કે કેપેસિટર કોઇ રીયલ પાવર વાપરતું નથી તો હું અહીં 4500 ગુણ્યા tan𝛿𝑅 લખીશ અહીં PL Tan𝜑 છે આ 𝜑 નાં બદલે તમે લખી 𝛿𝑅 શકો સામાન્ય રીતેતમે માત્ર 𝜑 લખો છોપરંતુ 𝜑𝛿𝑅 પણ સરખું જ છે તો આ કિસ્સામાં 𝑄𝐿14500 છે કારણ કે કેપેસિટર રીઅલ પાવર વાપરતું નથી તો રીઅલ પાવર સરખું રહેશે અને tan𝛿 એ 𝛿𝑅1 છે જેથી કોઇ ગૂંચવણ ન થાય તો 𝑄𝐿1 એ આ કિંમતને ગુણતાં મળે 7 kVAr મળે તેથી QC QL 𝑄𝐿1 થાય કારણ કે આ QL છે અને સાથેનું 𝑄𝐿1 એ 1867 તો કેપેસિટર દ્વારા થતો સપ્લાય QL 𝑄𝐿1 એટલે કે 1507 3 kVAR થાય હવે Q બરાબર QC 𝐼𝐶2∗𝑋𝐶 હવે આપણે રિઝલ્ટ વેરીફાય કરવાનું છે કે તે સાચું છે કે નહિં હવે QC 𝐼𝐶2∗𝑋𝐶 જો કેપેસિટરમાંથી પસાર થતો કરંટ IC હોય અને રીએક્ટન્સ XC હોયતેથી 𝑋𝐶 બરાબર QC ભાગ્યા નો 𝐼𝐶 વર્ગ થાય જે kilo VAR માં છે તો 1507 3 10 3 અને આ 148 13 છેઆ કરંટ છે તો 𝐼𝐶 ની કિંમત 148 13 થાય તો XC 68 ફરી XCબરાબર VRIC લખાય જે 68 8 Ω છે અને અહીં તફાવત 0 1 Ω છે પછી મળીએ